નમસ્કાર છેલ્લા ક્લાસમાં આપણે નોર્ટનના થીયરમ Nortons theorem ની મૂળ બાબતો વિશે ચર્ચા કરી અને આપણે સોર્સ ની મદદથી કેટલાક ઉદાહરણો જોયા જેમાં તે સર્કિટ થી ઈન્ડીપેન્ડન્ટ હતા હવે આજના ક્લાસમાં આપણે નોર્ટનના થીયરમ પર આપણી ચર્ચા ચાલુ રાખીએ છીએ પરંતુ આ કલાસમાં આપણે સર્કિટમાં ઈન્ડીપેન્ડન્ટ સોંર્સ ઉપલબ્ધ છે તેવા કિસ્સાઓ વિશે વધુ ચર્ચા કરીશું તો જે આપણે છેલ્લા ક્લાસમાં નોર્ટનના થીયરમની ચર્ચા કરી હતી તેને જોઇએ નોર્ટનનો થીયરમ જણાવે છે કે એક લિનિયર 2 ટર્મિનલ સર્કિટ ને ઈક્વીવેલેન્ટ સર્કીટ દ્વારા બદલી શકાય છે જેમાં કરન્ટ સોર્સ 𝐼𝑁 કે જે રેઝિસ્ટર 𝑅𝑁 સાથે પેરેલલ જોડાણમાં છે જ્યાં 𝐼𝑁 એ ટર્મિનલમાંથી પસાર થતો શોર્ટ સર્કિટ કરન્ટ છે અને 𝑅𝑁 એ ઈનપુટ અથવા જ્યારે ઈન્ડીપેન્ડન્ટ સોર્સને ટર્ન ઓફ કરવામાં આવે છે ત્યારે તે ટર્મિનલ પાસેનો ઈક્વીવેલેન્ટ રેજિસ્ટન્સ છે અહીં ઈન્ડીપેન્ડન્ટ સોર્સ બંધ થાય છે તેનો અર્થ એ થયો કે વોલ્ટેજ સોર્સ શોર્ટ સર્કિટ હોવો જોઈએ અને કરન્ટ સોર્સ ઓપન સર્કિટ હોવો જોઈએ જેના અંતે આપણે નોર્ટન ઈક્વીવેલેન્ટ મેળવીશું અને અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જ્યાં 𝐼𝑁 એ બીજું કંઈ નથી પરંતુ શોર્ટ સર્કિટ કરન્ટ છે જે ટર્મિનલ ab માંથી વહે છે અને 𝑅𝑁 એ ઈનપુટ રેસિસ્ટન્સ છે જે તમે જોશો જ્યારે તમે આ સર્કિટ ને તેના બે ટર્મિનલ ના સાપેક્ષ થી જોશો ત્યારે ઈન્પુટ રેસિસ્ટન્સનું મૂલ્ય એ બીજું કાંઈ નહીં પરંતુ નોર્ટન રેસિસ્ટન્સ હશે આમ આ કિસ્સામાં ઈન્ડીપેન્ડન્ટ અથવા અન્નોન વેરીએબલ 𝑅𝑁 અને 𝐼𝑁 છે જેને આપણે શોધવાના છે હવે 𝑅𝑁 પણ તે રીતે શોધી શકીએ છીએ જેમ આપણે 𝑅𝑇ℎ શોધીએ છીએ જે થેવેનીન રેઝિસ્ટન્સ હતો અને તે આપણે થેવેનીનના થીયરમમાં ચર્ચા કરી ચુક્યા છીએ હવે નોર્ટનના ઈક્વીવેલેન્ટ કરન્ટ 𝐼𝑁 માટે આપણે શું કરવાનું છે તો આપણે ટર્મિનલ a થી b સુધી વહેતા કરન્ટને શોર્ટ સર્કિટ કરવો પડશે તો નેટવર્ક માં ધારી લો કે તમારું નેટવર્ક આ પ્રમાણે છે અને તેના ટર્મિનલ ab આ રીતે છે તો તમારે માત્ર શોર્ટ સર્કિટ કરવુ પડશે અને શોર્ટ સર્કિટ કરંટ નું મૂલ્ય શોધવું પડશે તેથી આ નેટવર્ક લીનિયર 2 ટર્મિનલ હશે હવે જો તમે આ 2 ટર્મિનલને શોર્ટ સર્કિટ કરવા માંગો છો અને ત્યારબાદ સર્કિટ કરન્ટનું મૂલ્ય શોધો છો તો સર્કિટ નો કરન્ટ બીજુ કંઈ નથી પરંતુ તે નોર્ટન કરન્ટ છે અગાઉના ક્લાસમાં આપણે 2 કેસ ની ચર્ચા કરી હતી જેમાં આપણે પ્રથમ કેસની ચર્ચા વિગતવાર કરી હતી જેમાં આપણે ઉલ્લેખ કર્યો હતો કે નોર્ટનના રેઝિસ્ટન્સને શોધવા માટે ત્યાં 2 કેસ ઉપલબ્ધ છે આપણે અગાઉના ક્લાસમાં પ્રથમ કેસની ચર્ચા કરી હતી કે જો નેટવર્કમાં કોઈ ડીપેન્ટન્ટ સોર્સ ન હોય તો આપણે બધા ઈન્ડીપેન્ડન્ટ સોર્સ બંધ કરવા પડશે અને તે કેસમાં 𝑅𝑁 એ નેટવર્કનો ટર્મિનલ a અને b વચ્ચેનો ઇનપુટ રેઝિસ્ટન્સ હશે જે આપણે નેટવર્ક ને ટર્મિનલ a અને b વચ્ચે જોતાં મળશે તો આપણે જે રીતે આગળ ની આકૃતિમાં જોયું હતું તેમ જ્યારે તમે આકૃતિમાં ટર્મિનલ બાજુથી જુઓ જેમાં આ 2 ટર્મિનલ છે અને તમે નોર્ટન રેઝિસ્ટન્સ શોધવા માંગો છો તો તમારે આ 2 ટર્મિનલ બાજુથી આ રેઝિસ્સ્ટન્સને જોવુ પડશે અહીં તમે આ 2 ટર્મિનલમાંથી જોશો તો તે નોર્ટનનો રેઝિસ્ટન્સ હશે આમ આ તે કેસ હતો જેની આપણે અગાઉના કલાસમા ચર્ચા કરી હતી આજના કલાસમાં આપણે કેસ 2 વિશે વધુ ચર્ચા કરીશું એટલે કે જો નેટવર્કમાં ડિપેન્ડન્ટ સોર્સ હોય તો તે કેસમાં આપણે શું કરીશું આપણે બધા ઈન્ડીપેન્ડન્ટ સોર્સને જ બંધ કરવા પડશે અને આપણે ડિપેન્ડન્ટ સોર્સને સર્કિટ સાથે જોડી રાખીશું તો તે કિસ્સામાં થેવેનિનમાં જેમ આપણે અગાઉ ચર્ચા કરી હતી કે ડિપેન્ડન્ટ સોર્સને બંધ કરી શકાતા નથી કારણ કે તે સર્કિટ વેરીએબલ દ્વારા નિયંત્રિત થાય છે ડિપેન્ડન્ટ સોર્સના કિસ્સામાં આપણી પાસે જે ડિપેન્ડન્સી છે તેને તમે સર્કિટમાંથી દૂર કરી શકતા નથી અને આપણે નોર્ટનના ઈક્વીવેલેન્ટ માટે ડિપેન્ડન્ટ સોર્સને સર્કીટ સાથે જોડી રાખી અને સર્કિટને એનેલાઈઝ કરીએ છીએ તો પ્રશ્ન એ છે કે આપણે તેને કઈ રીતે ઉકેલીશું તો આપણે ટર્મિનલ ab પર વોલ્ટેજ 𝑣0 લાગુ કરીએ અને કરન્ટ 𝑖0 શોધીએ હવે જેમ આપણે થેવેનીન ઈક્વીવેલેન્ટને એનેલાઈઝ કર્યુ તે જ રીતે 𝑅𝑁 ને પણ શોધી શકીએ છીએ અને તેના દ્વારા 𝑅𝑇ℎ ની વેલ્યુ શોધી શકીએ છીએ જે થેવેનીન રેઝિસ્ટન્સ છે હવે આપણે 𝑅𝑁 શોધવા માટે શું કરીશું તો આપણે સૌ પ્રથમ ઈન્ડીપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ ને 0 બરાબર સેટ કરીશું હવે ધારો કે તમારી પાસે આના જેવું નેટવર્ક છે જ્યાં તમારી પાસે અત્યારે 2 ટર્મિનલ ab છે તો ત્યારે તમે 𝑅𝑁 ની કિંમત શોધવા માટે શું કરશો તો અહીં તમારે સમગ્ર ટર્મિનલ ab સાથે વોલ્ટેજ સોર્સ 𝑣0 ને કનેક્ટ કરવું પડશે આમ તમે એક વોલ્ટેજ સોર્સને કનેક્ટ કરશો જે કદાચ 1 વોલ્ટ અથવા તો કદાચ કોઈપણ ચોક્કસ કિંમત બરાબર હશે આપણે સામાન્ય રીતે તેને 1 વોલ્ટ રાખીએ છીએ કારણ કે તે 𝑅𝑁 ની કિંમત શોધવા માટેની ગણતરીને સરળ બનાવે છે અહીં એ યાદ રાખવું કે 𝑣0 બરાબર 1 વોલ્ટ રાખવું ફરજિયાત નથી તમે તે કોઈપણ કિંમત લઈ અને આ સર્કિટ ને ઉકેલી શકો છો અહીં આપણે 1 વોલ્ટ તરીકે લઈએ છીએ કારણ કે તે સરળ છે હવે તમે જોઈ શકો છો કે આપણી પાસે v0i0 તરીકે નોર્ટનનો રેઝિસ્ટન્સ છે જ્યારે આપણી પાસે 𝑣01 હોય ત્યારે 𝑅𝑁 એ ટર્મિનલ a માંથી વહેતા કરન્ટનો ફક્ત રેશિયો હશે તેથી આ સમીકરણોનો ઉપયોગ કરીને તમે નોર્ટનના રેઝિસ્ટન્સનું મૂલ્ય સરળતાથી શોધી શકો છો હવે આગળ આપણે નોર્ટન કરન્ટની કિંમત શોધવાની જરૂર છે જેનો અર્થ છે કે તમારે ટર્મિનલ a અને b ને શોર્ટ સર્કિટ કરવું પડશે તેથી તમારી પાસે નેટવર્ક છે તમારી પાસે ટર્મિનલ ab છે હવે તમારે શોર્ટ સર્કિટ કરન્ટનું મૂલ્ય શોધવાની જરૂર છે એટલે કે તમારે પહેલા બંને ટર્મિનલને શોર્ટ સર્કિટ કરવું પડશે ત્યારબાદ શોર્ટ સર્કિટવાળા ટર્મિનલ ab માંથી વહેતા કરન્ટનું મૂલ્ય શોધવાનું રહેશે તો હવે તમારે ફક્ત KVL અથવા KCL ના નિયમ જ જે તે સર્કિટ માટે લાગુ કરવાના રહેશે અને પછી શોર્ટ સર્કિટ કરંટનું મૂલ્ય શોઘવાનું રહેશે આમ આ શોર્ટ સર્કિટ કરન્ટએ બીજું કંઈ નથી પરંતુ નોર્ટન કરન્ટ છે અને અંતમાં તમને જે સર્કિટ મળશે તે કરન્ટ સોર્સ હશે જે 𝐼𝑁 છે અને તેની સાથે સમાંતર માં નોર્ટન રેઝિસ્ટન્સ 𝑅𝑁 હશે જે ab છે આમ તમે ફકત અનનોન કે જે ટર્મિનલ નેટવર્ક પર લિનિયર છે તેને નોર્ટનના ઈક્વીવેલેન્ટની સાથે બદલશો તો પ્રશ્ન એ થશે કે અપણે આ કઈ રીતે કરીશું તો ચાલો આપણે એક ઉદાહરણ લઈએ જેથી આ કન્સેપ્ટ ને સ્પષ્ટ રીતે આપણે સમજી શકીએ છીએ ધારો કે અહીં સર્કિટ આપણે આકૃતિમાં જોઈએ છીએ તેવી છે અને આપણે નોર્ટન ઈક્વીવેલેન્ટ શોધવાની જરૂર છે હવે જો આ સર્કિંટ તમે જોશો તો તેમાં એક ડિપેન્ડન્ટ કરન્ટ સોર્સ અને એક ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ ડિપેન્ડન્ટ કરન્ટ સોર્સ 𝑖𝑥 કરન્ટ સોર્સ 2𝑖𝑥 ની કિંમત છે 𝑖𝑥 કરન્ટ એ 4 ઓહ્મ રેઝિસ્ટન્સમાંથી પસાર થતાં કરન્ટ પર આધારિત છે હવે આપણે નોર્ટન રેઝિસ્ટન્સ માટે શું શોધવાની જરૂર છે તો સૌ પ્રથમ આપણે ઈન્ડીપેન્ડન્ટ સોર્સ બરાબર શુન્ય સેટ કરવું જોઈશે પરંતુ સર્કિટમાં ડિપેન્ડન્ટ સોર્સ જેમ છે તેમ જ રાખીશું અહીં આપણે વોલ્ટેજ સોર્સ શોર્ટ સર્કિટ કરીશું અને કરન્ટ સોર્સને ને જેમ છે તેમ જ રાખીશું તો હવે શું થશે તો હવે વોલ્ટેજ સોર્સને શોર્ટ સર્કિટ કરેલ છે અને નેટવર્કમાં કરન્ટ સોર્સ જેમ છે તેમ જ રાખીએ છીએ કારણ કે તે ડિપેન્ડન્ટ કરન્ટ સોર્સ છે અને પછી તમારી પાસે 5 ઓહ્મ રેઝિસ્ટન્સ છે કે જે સર્કિટમાં ડિપેન્ડન્ટ કરન્ટ સોર્સની પેરેલલમાં છે 4 ઓહ્મ રેઝિસ્ટન્સ હવે શોર્ટ સર્કિટ થયેલ છે કારણ કે વોલ્ટેજ જે અહીં ઉપલબ્ધ હતો તે વોલ્ટેજ સોર્સને અહીં આપણે શોર્ટ સર્કિટ કરેલ છે તો હવે આપણને પ્ર્શ્ન એ થશે કે 𝑅𝑁 ની કિંમત શોધવા માટે આપણે શું કરવું જોઈએ તો આ માટે આપણે 𝑣01V જેટલો એક્સટર્નલ વોલ્ટેજ લાગુ કરવો જોઈએ અને i0 ની કિંમત શોધવી જોઈએ જે એક્સટર્નલ વોલ્ટેજ સોર્સમાંથી પસાર થાય છે હવે જો તમે આ સર્કિટ જુઓ તો સર્કિટનો આ સેગમેન્ટ માં શું છે ત્યાં શું છે તે પ્રશ્ન તમને થશે તો તમે જોશો કે આ શોર્ટ સર્કિટ કમ્પાર્ટમેન્ટ છે કારણ કે અહીં આપણે વોલ્ટેજ સોર્સને શોર્ટ સર્કિટ કર્યો છે આમ તમે અહીં જે 4 ઓહ્મ રેઝિસ્ટન્સ જુઓ છો તે હવે શોર્ટ સર્કિટ થયેલ છે તેથી જ્યારે તમે રેઝિસ્ટન્સને શોર્ટ સર્કિટ કરો છો ત્યારે શું થાય અને તેનો અર્થ શું થાય તે પ્રશ્ન આપણને થશે તો તેનો અર્થ છે કે રેઝિસ્ટન્સ દ્વારા વહેતો કરન્ટ 0 હશે કારણ કે તેમાં ઓછામાં ઓછો રેઝિસ્ટન્સ હશે અને સંપૂર્ણ કરન્ટ શોર્ટ સર્કિટ વાયરમાંથી પસાર થશે એટલે કે 𝑖𝑥 ની કિંમત 0 ની બરાબર હોવી જોઈએ હવે અહીં આપણે શું જોઈ રહ્યા છીએ 𝑖𝑥 બરાબર 0 હોવાથી એટલે કે આ કરન્ટ સોર્સ કે જે 2𝑖𝑥 છે તે પણ 0 ની બરાબર હશે હવે જ્યારે 𝑖𝑥 એ 0 ની બરાબર હોય ત્યારે શું થાય છે તો તમારી પાસે આ કમ્પોનન્ટ 0 છે એક્સટર્નલ વોલ્ટેજ સપ્લાય v0 માંથી વહેતો કરન્ટ ફક્ત 5 ઓહ્મ રેઝિસ્ટન્સ દ્વારા જ પસાર થતો હોય તો આપણે શું મેળવીએ છીએ કરન્ટ i0 1V5 0 2A RN v0i0 10 2 5 મળે છે હવે જો તમે આ આકૃતિ પરથી સીધું જોશો જો અહીં વોલ્ટેજ સપ્લાય લાગુ ન કરો તો પણ તમે નોર્ટન રેઝિસ્ટન્સ ની ગણતરી કરી શકો છો આવું શા માટે અને તમે તેને કેવી રીતે મેળવી શકો છો તે પ્રશ્ન અહીં ઉપસ્થિત થશે કારણ કે આ કોઈપણ પ્રકારે શોર્ટ સર્કિટ થયેલ છે અહીં આ કમ્પાર્ટમેન્ટ બહાર છે આ હવે 0 છે કારણ કે 𝑖𝑥 ની કિંમત 0 છે તેથી તમારી પાસે માત્ર આ 5 ઓહ્મ રેઝિસ્ટન્સ બાકી છે હવે જ્યારે તમે ટર્મિનલ ab પરથી જોશો ત્યારે આ અંતમાં રહેલો રેઝિસ્ટન્સ તમારો ઈનપુટ રેઝિસ્ટન્સ જ હોવો જોઈએ અને તમે તરત જ કહી શકો છો કે નોર્ટનનો રેઝિસ્ટન્સ 5 ઓહ્મ હશે અહીં તમે માત્ર ક્રોસ વેરીફાઈ કરી શકો છો કે તમને v0i0 માંથી જે મળ્યું છે તે બીજું કઈં નથી પરંતુ 5 ઓહ્મ છે જેને તમે નિરીક્ષણ દ્વારા પણ શોધી શકો છો હવે આગળનું કાર્ય એ છે કે I𝑁 એટલે કે શોર્ટ સર્કિટ ટર્મિનલ ab માંથી વહેતા શોર્ટ થયેલ સામગ્રી એક્રોસ મા શોર્ટ કરન્ટનું મૂલ્ય કેવી રીતે શોધવું તો આપણે શું કરવાનું છે આપણે ફક્ત ટર્મિનલ ab ને શોર્ટ સર્કિટ કરવું પડશે હવે આપણે માની લીધું છે કે શોર્ટ સર્કિટ કરંટ 𝑖𝑠𝑐 છે જે બીજું કંઈ નથી પરંતુ નોર્ટનનો કરન્ટ છે અને તમારી પાસે જે સર્કિટ છે તેમાં તમારે શોર્ટ સર્કિટ ટર્મિનલ ab માંથી વહેતા શોર્ટ સર્કિટ કરન્ટનું મૂલ્ય શોધવાની જરૂર છે હવે જો તમે આકૃતિ જોશો તો 4 ઓહ્મ રેઝિસ્ટર એ 10 વોલ્ટ વોલ્ટેજ સોર્સ સાથે સમાંતર છે અને 4 ઓહ્મ રેઝિસ્ટર ડિપેન્ડન્ટ કરન્ટ સોર્સ સાથે પણ સમાંતર છે તો તેનો અર્થ એ થાય છે કે તમે આ ચોક્કસ સેગમેન્ટ ab ને શોર્ટ સર્કિટ થયેલ જોશો તો અંતમાં તમે અહીં જે મેળવી રહ્યા છો તે અન્ય 5 ઓહ્મ રેઝિસ્ટન્સ સાથે પેરેલલમાં વોલ્ટેજ સોર્સ સિવાય બીજું કંઈ નથી કારણ કે તે પેરેલલમાં હશે અને પછી તમારી પાસે 2𝑖𝑥 જેટલો ડિપેન્ડન્ટ કરન્ટ સોર્સ હશે આમ જ્યારે તમે સર્કિટનું નિરીક્ષણ કરો છો ત્યારે તમને આ મળશે અને તમારું ટર્મિનલ ab ક્યાં છે એ પ્રશ્ન થશે તો ટર્મિનલ ab અહીં હશે ઠીક છે તો હવે આ એક સરળ સર્કિટ છે જે તમને અહીંથી મળશે જ્યારે તમે આ જુઓ છો ત્યારે તમને કરન્ટ 𝑖𝑥 ની કિંમત મળે છે જે 4 ઓહ્મ રેઝિસ્ટન્સમાંથી વહે છે જ્યારે તમે 4 ઓહ્મ રેઝિસ્ટન્સમાંથી કરન્ટ વહેતો કરો છો ત્યારે રેઝિટન્સ 4 ઓહ્મ છે કારણ કે તમે આ વોલ્ટેજ જુઓ છો જે નોડ 1 અને નોડ 2 ની અક્રોસમાં છે જે બીજું કંઈ નથી પરંતુ 4 ઓહ્મ રેઝિસ્ટન્સ પર લાગુ કરેલ વોલ્ટેજ છે આમ આ અપડેટેડ સર્કિટ ની મદદથી તમે સરળતાથી શોધી શકો છો કે 𝑖𝑥 ની કિંમત એ બીજું કંઈ નથી પરંતુ 10 છે જે વોલ્ટેજ સોર્સનું મૂલ્ય છે જેને આપણે 4 ઓહ્મ રેઝિસ્ટન્સ વડે ભાગીએ છીએ હવે જ્યારે તમે 𝑖𝑥 ની કિંમત મેળવો છો ત્યારે તમારે ફક્ત નોડ પર KCL લાગુ કરવાનું રહેશે અને શોર્ટ સર્કિટ કરન્ટનું મૂલ્ય શોધવાનું રહેશે તો અહીં તમે જોશો તો શોર્ટ સર્કિટ કરન્ટનું મૂલ્ય પ્રથમ 10 ભાગ્યા 5 દ્વારા આપવામાં આવ્યું છે કારણ કે જો તમે આ આક્રુતિ જોશો તો આ ફરીથી 10 વોલ્ટની પેરેલલમા છે તો તમને isc 105 2ix 2 22 5 7A મળશે આ તમારો નોર્ટનનો કરન્ટ છે અને 5 ઓહ્મ એ નોર્ટનનો રેઝિસ્ટન્સ છે જેની તમે ગણતરી કરી છે આમ આ રીતે તમે ઉદાહરણમાં આપેલા સર્કિટના નોર્ટનનું ઈક્વીવેલેન્ટ શોધી શકો છો હવે આપણે બીજુ એક ઉદાહરણ લઈએ કે જે અગાઉ જે આપણે ઉદાહરણ લીધુ તેના કરતા અલગ છે આ કિસ્સામાં આપણે નોર્ટન ઈક્વીવેલેન્ટ શોધવો જરુરી છે પરંતુ અગત્યની વસ્તુ અહી એ જોઈ શકીએ છીએ કે આ સર્કિટ પાસે કોઈ ઈન્ડીપેન્ડન્ટ વોલ્ટેજ અથવા કરન્ટ સોર્સ નથી તો આ કિસ્સામાં જ્યારે તમે જમણી બાજુના ટર્મિનલને શોર્ટ સર્કિટ કરો છો ત્યારે કરન્ટ 0 હોવો જોઈએ આવું કેમ થાય છે તે પ્રશ્ન તમને થશે કારણ કે સર્કિટમાં બીજો કોઈ સોર્સ ઉપલબ્ધ નથી કે જે કરન્ટ 𝑖 સપ્લાય કરી શકે આમ આ કિસ્સામાં છે તેમ જો તે ઓપન સર્કિટ હોય તો કરન્ટ 𝑖 એ 0 હોવો જોઈએ અને જો તે શોર્ટ સર્કિટ કરેલ હોય તો પણ કરન્ટ 0 જ રહેશે કારણ કે કોઈ સોર્સ જેના દ્વારા આ શોર્ટ સર્કિટ કરન્ટ સપ્લાય થઈ શકે તે સર્કિટમાં ઉપલબ્ધ જ નથી અને આ ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સને આપણે અહીં જોઈએ છીએ તે કરન્ટ 𝑖 ના મૂલ્ય પર આધારિત છે તો આ અંગે તમે શું કહી શકો તો તમારી પાસે હંમેશા ઓપન સર્કિટ વોલ્ટેજ 0 અને શોર્ટ સર્કિટ કરન્ટ પણ 0 હશે તો તેનો અર્થ એ છે કે તમારે નોર્ટન કરન્ટનું મૂલ્ય શોધવાની જરૂર નથી કારણ કે તમે નોર્ટન કરન્ટ શોધી શકતા નથી કારણ કે આપણે જોઈએ છીએ કે ત્યા કોઇ ડિપેન્ડન્ટ ઇન્ડિપેન્ડન્ટ વોલ્ટેજ અથવા કરન્ટ સોર્સ નથી તો આગળ આપણે શું કરવાની જરૂર છે તો આપણે ફક્ત નોર્ટન રેઝિસ્ટન્સની કિંમત શોધવાની જરૂર છે તો હવે આપણે શું કરીશું કારણ કે આપણી પાસે કોઈ ઈન્ડીપેન્ડન્ટ સોર્સ નથી 𝑣𝑜𝑐 અને 𝑖𝑠𝑐 ની કિંમત 0 છે તેથી નોર્ટન રેઝિસ્ટન્સની કિંમત શોધવા માટે આપણે ફક્ત 1 એમ્પીયર સોર્સને એક્સટેર્નલી મૂકીએ છીએ અને ટર્મિનલ પર વોલ્ટેજને માપીએ છીએ તેથી ચાલો આપણે કહીએ કે ટર્મિનલની અક્રોસમા વોલ્ટેજ 𝑣𝑡𝑒𝑠𝑡 છે અને આપણે આ 2 ટર્મિનલ પર 1 એમ્પીયર કરન્ટ સોર્સ લાગુ કરી અને પછી 𝑣𝑡𝑒𝑠𝑡 ની કિંમત શોધીએ છીએ હવે 𝑅𝑁 નું મૂલ્ય જે નોર્ટન રેઝિસ્ટન્સ છે તે RN vtest1A થશે હવે જો તમે આકૃતિ જોશો તો તમે શું અવલોકન કરશો તો તમે અવલોકન કરશો કે મૂલ્ય 𝑖 −1𝐴 મળે છે કારણ કે તે બંને વિરુદ્ધ દિશામાં છે જે vtest 1 53 vtest2 1 મળે છે તેથી vtest 0 6V મળે છે આમ તમને vtest 0 6V કિંમત મળે છે પછી RN vtest1A 0 61 0 6 થાય છે સર્કિટનો નોર્ટન ઈક્વીવેલેન્ટ જે ઉદાહરણમાં આપવામાં આવ્યો છે તે કોઈપણ કરન્ટ સોર્સ વગર ફક્ત 0 6 ઓહ્મ રેઝિસ્ટન્સ હશે અને તેનો અર્થ એ છે કે આ કિસ્સામાં 𝐼𝑁 ની કિંમત 0 હશે તો હવે ચાલો આપણે થેવેનિન્સ અને નોર્ટન ઈક્વીવેલેન્ટના કિસ્સામાં જે ચર્ચા કરી તેનો સારાંશ આપીએ તો થેવેનિન્સ અથવા નોર્ટન ઈક્વીવેલેન્ટ મેળવવા માટે સર્કિટને 2 નેટવર્ક માં વહેંચી શકાય છે અહી આપણે જોઈ શકીએ છીએ કે તમારી પાસે સર્કિટના 2 વિભાગો છે જેમાં તમે કહી શકો છો કે આ વિભાગ નેટવર્ક A છે અને જ્યાં તમે લોડ અથવા રેઝિસ્ટન્સ જુઓ છો જેમાં વોલ્ટેજ અથવા કરન્ટની કિંમત શોધવામાં તમને રસ છે અને જેને મુખ્ય સર્કિટથી અલગ કરવામાં આવશે અને તેને નેટવર્ક B તરીકે ઓળખવામાં આવે છે હવે તમે સમગ્ર સર્કિટને 2 ભાગોમાં વિભાજિત કરી શકો છો એક નેટવર્ક A છે અને બીજું નેટવર્ક B છે તેથી આગળ થેવેનિન અથવા નોર્ટન ઈક્વીવેલેન્ટનું મૂલ્યાંકન કરવા માટે નેટવર્ક A ને સરળ બનાવવામા આવે છે તો તમે અહીં ટર્મિનલ AB જોશો કે જેની ડાબી બાજુએ કાં તો થેવેનીન અથવા નોર્ટન ઈક્વીવેલેન્ટ હશે તો તમે તેની સાથે રેઝિસ્ટન્સ અથવા તો નેટવર્ક B ના ઈક્વીવેલેન્ટને ઉમેરીને સોલ્વ કરી શકો છો અને 𝑅𝐿 ના અક્રોસમાં રહેલ સર્કિટ વેરીએબલ ને શોધી શકો છો આમ થેવેનિન થિયરમના કિસ્સામાં આપણે શું કરીએ છીએ તે હવે આપણે જોઈએ અહીં કોઈ એક લિનિયર સર્કિટ આપેલ છે જેને આપણે 2 વાયર દ્વારા કનેક્ટ થયેલા 2 નેટવર્ક A અને B ના રૂપમાં રિઅરેંજ કરીએ છીએ હવે નેટવર્ક A ને સરળ બનાવવાનું છે અને B ને આપણે યથાવત જ રાખીશું આમ આ સર્કિટમા આ સરળ હશે આ યથાવત જ હશે હવે જો ડિપેન્ડન્ટ સોર્સ હોય તો તેના નિયંત્રણ માટેના વેરીએબલ સમાન નેટવર્ક માં હોવા આવશ્યક છે અને તેનો અર્થ એ કે જો સર્કિટમાં ડિપેન્ડન્ટ સોર્સ હોય તો વેરીએબલ પણ તે જ સર્કિટમાં હોવો જોઈએ આમ એનાલીસીસ માટે બંને નેટવર્ક A ની અંદર હોવા જોઈએ હવે જ્યારે નેટવર્ક A ના ટર્મિનલ પર એક વોલ્ટેજ V ઓપન સર્કિટ હોય તો તેને ડિસ્કનેક્ટડ નેટવર્ક તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે તેનો અર્થ એ થાય કે આપણે આ 2 ટર્મિનલના અક્રોસમાં 𝑣𝑜𝑐 લાગુ કરીશું અને નેટવર્ક A માં દરેક ડિપેન્ડન્ટ સોર્સને બંધ અથવા તો શૂન્ય બરાબર કરીશું તો પછી શું થશે તો ત્યારે આપણે નેટવર્કને ઈનએક્ટીવ બનાવીશું પરંતુ આપણે ડિપેન્ડન્ટ સોર્સને યથાવત રાખવા પડશે તો તેમાંથી તમને શું મળશે તો તેમાંથી આપણને નેટવર્ક A ના ટર્મિનલની એક્રોસમા ઇનપુટ રેઝિસ્ટન્સ મળશે હવે જ્યારે આપણને ઇનપુટ રેઝિસ્ટન્સ મળે છે ત્યારે આપણે ફરીથી તમામ ડિપેન્ડન્ટ સોર્સ પાછા મૂકીએ છીએ તેનો અર્થ એ કે જ્યારે આપણને સર્કિટનો ઇનપુટ રેઝિસ્ટન્સ મળ્યો ત્યારે આપણે વોલ્ટેજ સોર્સ ને શોર્ટ સર્કિટ કરીશું અને કરન્ટ સોર્સ ને ઓપન સર્કિટ કરીશું આમ આપણે ફરીથી ઈન્ડીપેન્ડન્ટ સોર્સને સર્કિટમાં મુકીશું અને પછી આપણે નેટવર્ક A ના ટર્મિનલના અક્રોસમાં રહેલા વોલ્ટેજ એટલે કે ઓપન સર્કિટ વોલ્ટેજ શોધીશું થેવેનિન્સથી વિરુદ્ધ આપણી પાસે નોર્ટન થિયરમ છે કારણ કે આ કિસ્સામાં ઓપન સર્કિટ વોલ્ટેજને બદલે આપણે સર્કિટ કરન્ટ શોધવાની જરૂર છે અને અહીં પણ એક લિનિયર સર્કિટ આપેલ છે આપણે તેને 2 નેટવર્કના સ્વરૂપમાં ફરીથી ગોઠવવું પડશે જે A અને B છે અને તે 2 વાયર દ્વારા જોડાયેલા છે નેટવર્ક A એ એક એવું નેટવર્ક છે જેને આપણે સરળ બનાવીશું અને B ને થેવેનિનના થિયરમની જેમ આ કિસ્સામાં પણ ડિપેન્ડન્ટ સોર્સને આપણે યથાવત રાખી અને તેને નિયંત્રિત કરતાં વેરીએબલ સમાન નેટવર્કમાં જ રહે તેમ રાખીશું હવે આપણે નેટવર્ક B ને ડિસ્કનેક્ટ કરીશું અને પછી કરન્ટ 𝑖𝑠𝑐 ને વ્યાખ્યાયિત કરીશું કે જે શોર્ટ સર્કિટ કરન્ટ છે તો તમે આ 2 ટર્મિનલને શોર્ટ સર્કિટ કરશો પછી તમે શોર્ટ કરેલ ટર્મિનલ A માંથી વહેતા કરન્ટ નું મૂલ્ય શોધી શકશો ઈનએક્ટીવ નેટવર્ક બનાવવા માટે દરેક ઈન્ડીપેન્ડન્ટ સોર્સને 0 અથવા ટર્નઓફ કરો જ્યારે નેટવર્કમાં ડિપેન્ડન્ટ સોર્સ ને યથાવત રાખીશું હવે ફરીથી આપણે ઇનપુટ રેઝિસ્ટન્સ શોધવાનો છે તેથી જો તમે થેવેનિન્સ અને નોર્ટન થિયરમ જુઓ તો બંને કિસ્સાઓમાં ઇનપુટ રેઝિસ્ટન્સ સમાન છે બંને વચ્ચે એકમાત્ર શોર્ટ સર્કિટ કરન્ટનો ફેરફાર છે જે આપણે નોર્ટન ઈક્વીવેલેન્ટના કિસ્સામાં શોધવાની જરૂર છે જ્યારે થેવેનિનના કિસ્સામાં આપણે ઓપન સર્કિટ વોલ્ટેજ શોધવાની જરૂર છે તેથી જો અહીં તમે જોશો તો થેવેનિન ઈક્વીવેલેન્ટને ઓપન કરો અને આ 𝑣𝑜𝑐 એ બીજું કઈ નથી પરંતુ રેઝિસ્ટન્સ 𝑅𝑇ℎ ની સાથે સીરીઝમાં જોડાયેલ 𝑉𝑇ℎ છે તેથીઆ હવે થેવેનિન ઈક્વીવેલેન્ટ હશે જ્યારે નોર્ટનના કિસ્સામાં તમારી પાસે શોર્ટ સર્કિટ કરન્ટ હશે અથવા તો તમે કહી શકો કે તે નોર્ટન કરન્ટ છે અને પછી તે નોર્ટન રેઝિસ્ટન્સ 𝑅N સાથે પેરેલલમાં હશે જે અગાઉ આપણે 𝑅𝑇ℎ માટે એનાલીસીસ માટે કર્યુ હતુ તેને સમાન હશે તેથી આ બંને કિસ્સામાં રેઝિસ્ટન્સ સમાન જ હશે અને ફેરફાર માત્ર શોર્ટ સર્કિટ કરન્ટ અથવા ઓપન સર્કિટ વોલ્ટેજ શોધવા માં જ હશે અને આ સાથે આપણે આજનું સેશન અહીં પુરુ કરીએ છીએ આ સેશનમાં જ્યારે ડિપેન્ડન્ટ સોર્સ ઉપલબ્ધ હોય ત્યારે નોર્ટન ઈક્વીવેલેન્ટને એનેલાઈઝ કર્યુ